તેથી ચાલો આપણે શું કર્યું છે કે આપણે હમણાં જ ઈંટેગ્રલ સમીકરણ ઘડ્યું છે જેને આપણે ખરેખર કેવી રીતે હલ કરીએ ત્યાં સુધી હજી આપણે નથી જાણ્યુ તેથી હવે અમે તેને કેવી રીતે હલ કરવું તે જોઈશું તમે જોશો કે આને હલ કરવું ખરેખર આ કિસ્સામાં એટલું મુશ્કેલ નથી તો ચાલો જોઈએ તો ચાલો આને ફરી એક વાર દોરીએ તો આ મારું z x y હતું કોઈપણ સિસ્ટમના કોઈપણ સમીકરણની હલ કરવાની પ્રથમ વ્યૂહરચના જુઓ છો તે છે તેને ડીસ્ક્રીટાઈઝ કરવી તો આપણે અહીં એ જ વસ્તુને અનુસરીશું મારુ વરીયેબલ y નુ rho છે તેથી મારે y અક્ષ સાથે ડીસ્ક્રીટાઈઝ કરવું જોઈએ તેથી હું શું કરીશ કે હું તેને આ રીતે નાના ભાગોમાં વિભાજિત કરીશ અને દરેક સેગમેન્ટને થોડી પહોળાઈ આપીશ ચાલો તેને સરળ કોંસ્ટંટ પહોળાઈ કેપિટલ ડેલ્ટા રાખીએ આ રીતે મેં તેને ડીસ્ક્રીટાઈઝ કર્યું છે હવે આ ચાર્જ જે મારી પાસે અહીં હતો તે ચાર્જ અહીં સપાટી પર છે કારણ કે મેં એક ડાઈમેન્શન લાઈન ચાર્જ તરીકે કહ્યું જે અનનોન અને ફંક્શન છે તો તો આ અહીં શું છે મેં તેને અહીં લખ્યું છે કે તેને પલ્સ ફંક્શન કહેવાય છે તો આ પલ્સ કેવો દેખાવ છે તેથી સૌપ્રથમ ત્યાં કેપિટલ N પ્લસ છે જેનો મેં ઉપયોગ કર્યો છે આ પલ્સ ની વ્યાખ્યા એ છે કે તે n માં સેગમેન્ટની અંદર 1 છે અને બાકી બધી જગ્યાએ 0 છે તેથી જો હું તેને અહી દોરુ તો આ છે અને આ છે તેથી આ ફંકશન અહીં 1 છે અને બીજે 0 છે તેથી ઉદાહરણ તરીકે અમે આને તમારું કહી શકીએ હવે જો હું તમને પ્લસ બતાવવા માંગુ છું તો તે કેવું દેખાશે આ પલ્સ શું તે પાછલા ફંક્શન સાથે ઓવરલેપ થશે ના સાચુને તે જમણી તરફ હશે તેથી જો હું આ અહીં દોરો મને માફ કરો તેથી આ રહેશે બરાબરને તેથી વિચાર સ્પષ્ટ છે કે આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમે ફંકશનને પલ્સના સંદર્ભમાં અંદાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી તમે જાણો છો કે જો મારી પાસે આના જેવું કાર્ય હતું જો આ વાસ્તવમાં ફંક્શન છે તો હું આ ફંક્શનને પીસ વાઈઝ કોન્સ્ટન્ટ એપ્રોકસીમેશન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું હું આ રીતે કહેવા જઈ રહ્યો છું કે હું મારા ફંક્શનને એપ્રોક્સીમેશન કરીશ તે ક્રૂડ છે પરંતુ તે શું કરે છે તે ગણિતને સરળ બનાવે છે અને પછીથી આપણે જોઈશું કે આ વસ્તુઓ વિશે થોડું વધુ વ્યવસ્થિત કેવી રીતે મેળવવું તેથી આ તેમના માટે સાચી પરિભાષા છે જેને બેઝિસ ફંક્શન કહેવામાં આવે છે તેથી અમે બેઝિસ ફંક્શન પસંદ કર્યું છે જે સૌથી સરળ બેઝિસ ફંક્શન્સ તે પલ્સ બેઝિસ ફંક્શન છે તેથી અમે આને બેઝિસ ફંક્શન્સ તરીકે કહીશું શાના માટે rho માટે હવે આ કર્યા પછી અન નોન યાદ રાખો કે આ rho જે એક ફંક્શન હતું હવે હું કહું છું કે ફંક્શન માટે સોલ્વ કરવું એ અઘરી બાબત છે મને મારું જીવન થોડું સરળ બનાવવા દો હવે મને કંઈક બીજું ઉકેલવા દો તેથી જ્યારે હું rho થી અહી આ પદથી રૂપાંતરિત કરયું મારા અન નોન શુ હશે તેથી આ હવે મારા અન નોન છે તેથી અન નોન અને તેઓ ફંક્શન છે કે માત્ર સ્કેલર્સ છે વિદ્યાર્થી સ્કેલર્સ તેથી જે તમને ઉકેલવા માટે અથવા a ઉકેલવા માટે શું સરળ લાગે છે વિદ્યાર્થી A Aઓકે મારે ફક્ત સંખ્યાના સમૂહને હલ કરવાની જરૂર છે જે હોલ ફંક્શન માટે ઉકેલવા કરતાં ઘણું સરળ છે તેથી હું rho માટે આ એક્સ્પ્રેશનને અગાઉના વોલ્ટેજ સમીકરણમાં ઉમેરુ છું અને આ એક્સ્પ્રેશનનું પરિણામ લાવું છું તેથી ને મેં ત્યાં લઈ લીધું છે કે ડાબી બાજુ ઓરીજનલી 1 વોલ્ટની હતી તેથી મને ડાબી બાજુએ મળ્યું છે અને બાકીનું છે જે પહેલા જેવું છે હવે અમે કેવી રીતે નક્કી કર્યું છે તેના પર પાછા જઈશું અમે આ સમીકરણને હલ કરીશું તેથી આ સમીકરણને ઉકેલવા માટે અમે કહ્યું હતું કે જો તમે પાછળ જુઓ તો જો તમને યાદ છે કે અમે અગાઉ શું કર્યું હતું અમે કહ્યું હતું કે ચાલો પેલા બિંદુઓ પસંદ કરીએ જ્યાં હું પોટેંશીયલ જાણું છું અને મેં તે બિંદુઓને વાયરની અક્ષીસની અપર પસંદ કર્યા છે તો આપણે શું કરી શકીએ કે અહીં n સેગમેન્ટ્સ છે તેથી ઉદાહરણ તરીકે આ તમારું y 1 છે ચાલો આ વખતે તેને ના કહીયે મારી પાસે N કેપીટલ N પલ્સ છે તેનો અર્થ એ કે અહીં કેપિટલ N સેગમેન્ટ્સ છે અને મારી અન નોન સંખ્યા N N છે તેથી આપણે શું કરીશું ચાલો આપણે આપણા અવલોકન બિંદુને પસંદ કરીએ ચાલો તેને વ્યવસ્થિત રીતે પસંદ કરીએ તો ચાલો આ દરેક n સેગમેન્ટનું સેન્ટર પસંદ કરીએ તેથી ઉદાહરણ તરીકે ચાલો આને mth સેગમેન્ટ કહીએ અને ચાલો આને કહીયે સ્થળની પસંદગી જ્યાં હું ફંકશનનું મૂલ્યાંકન કરું છું તેને હું મેચિંગ પોઈન્ટ પણ કહું છું અગાઉ y પ્રાઇમ્સને આપણે જેને સોર્સ બિંદુઓ તરીકે કહીએ છીએ કારણ કે તે તે છે જ્યાં સોર્સ ચાર્જ થાય છે અને અનુરૂપ સ્થાન જ્યાં હું અક્ષીસ સાથે પસંદ કરું છું મેં તેમને મેચિંગ પોઇન્ટ કહ્યા તેથી આ સ્થાન સાથે શું થશે તે છે તો પ્રથમ આપણે અહીં આ ઈંટેગ્રલ ને ખોલીએ તેથી પ્રથમ હશે આ ઈંટેગ્રલ ક્યાં થી ક્યાં સુધી જશે જ્યાંથી પ્રથમ પદ 0 થી થશે ત્યાં સુધી કારણ કે પ્રથમ પદ હશે અને તે માત્ર પ્રથમ પલ્સ પ્રથમ સેગમેન્ટમાં નોનઝીરો છે અને બાકી બધે 0 હશે તેથી ઈંટેગ્રેશનની આ મર્યાદામાં તે 0 થી થઈ જશે અહીં સાથે શુ થાય છે જે તે ભાગ માટે 1 છે તેથી મારી પાસે હશે અને અહીં મારી પાસે શું હશે તે બે આર્ગ્યુમેંટશુ હશે તેથી પ્રથમ મારી પાસે છે તેથી અમે તેને કહી શકીએ છીએ મેં અહીં અમુક બિંદુ પસંદ કર્યા છે તેથી અહીં આવે છે અને ઈંટેગ્રેશનની મારી લીમીટ નો વેરીએબલ છે જે તે પ્રથમ ટર્મની જેમ જ રહે છે બીજી પદ હવે હશે તમે પેટર્ન ડેલ્ટા થી 2 ડેલ્ટા જોઈ શકો છો કારણ કે તેથી જ બીજી પલ્સ નોન ઝીરો છે મારી પાસે આવા કેટલા પદો હશે તેથી આ અંતિમ પદ હશે આ ની લંબાઈથી કુલ લંબાઈ સુધી હશે અને ફરીથી તેથી અમે ફક્ત સમેશન ને એક્સ્પાન્ડ કર્યુ છે જે અમે કર્યું છે આ ઈંટેગ્રલ ઓફ કોર્સ અલગ અલગ હશે આ ઈંટેગ્રલ અને આ ઈંટેગ્રલ તેઓ એકસરખા નહીં હોય કારણ કે અંદરનુ કાર્ય પણ એક જ છે પરંતુ ઈંટેગ્રલ અલગ હશે કારણ કે ઈંટેગ્રેશનની લીમીટ અલગ છે તેથી ડીસ્ક્રીટાઈઝેશનના વિચારથી શરૂ કરીને પલ્સ બેઝિસ ફંક્શન પસંદ કરીને એક્સ્પાંશન આપીને આપણે ક્યાં પહોંચ્યા છીએ આપણી પાસે એક સમીકરણ છે કે કેટલા વેરિયેબલ્સમા છે N વેરિયેબલ્સ અને આ N વેરિયેબલ્સ શું છે અને એજ રીતે સુધી તેથી તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયા ક્યાં જઈ રહી છે અહીં મેં મેચિંગ પોઈન્ટ ને જનરલ રાખ્યો છે તેથી પરંતુ આને જનરલ રાખવાથી અમને એક વ્યૂહરચના આપવામાં આવી છે જેનો ઉપયોગ અમે આનો ઉકેલ મેળવવા માટે મારો અર્થ છે કે સોલ્યુશન માટે કરી શકીએ છીએ તેથી અહીં n અન નોન છે મને n સમીકરણોની જરૂર છે તેથી અમે શું કરીશ આપણે બધા મેચિંગ પોઇન્ટ માટે આ પ્રક્રિયા કરીશુ તો આપણે કયા મેચિંગ પોઈન્ટ પસંદ કરીશું અમે y ને આ દરેક સેગમેન્ટના કેન્દ્ર તરીકે પસંદ કરશુ ત્યાં n સેગમેન્ટ હોવાથી દરેક સેગમેન્ટમાં એક કેન્દ્ર એજ રીતે તેથી આપણે જે મેળવીશું તે પહેલા જેવું પ્રથમ સમીકરણ એ છે કે હું થી ઈંટેગ્રલ 0 થી આ વસ્તુ માટે મેળવીશ અને મારી પાસે છે માફ કરશો તે હવે આ રહેશે નહીં કારણ કે મેં તેને g વડે બદલ્યું છે અને આ રહેશે મેં તે સેગમેન્ટમાં g ની કિંમત 1 થી સબ્સટીટ્યુટ કરી છે છેલ્લે મારી પાસે થી L સુધીનો હશે અને હું દરેક મેચિંગ પોઈન્ટ માટે આનું ઈટરેટીવ કરીશ અંતિમ મેચિંગ પોઈન્ટ છેલ્લે હશે તો અંતે મને શું મળશે તેથી ફરીથી પ્રથમ ટર્મ 1 હશે 0 થી ટ્રાએન્ગલ અથવા ડેલ્ટા પ્રથમ ટર્મ અને ફાઈનલી છેલ્લુ ટર્મ હશે તેથી હવે આપણે જે કર્યું છે તે એ છે કે આપણને N સમીકરણ મળયાં છે N વેરીએબલ્સ એવું લાગે છે કે કંઈક આપણે હલ કરી શકીએ છીએ તેથી જો તમે તેને વ્યવસ્થિત રીતે કરો છો તો જમણી બાજુએ માફ કરશો ડાબી બાજુએ આ બધા ટર્મને કૉલમ વેક્ટર બનાવી શકાય છે તેથી હું આ બધા ટર્મને લઈ શકું છું અને તેમને એક કોલમ વેક્ટર b માં મૂકી શકું છું અને તમે જોઈ શકો છો કે આ તમામ સમીકરણોમાં વેરીએબલ્સ a 1 a 2 a 3 છે એક સ્ટ્રિંગમાં n સુધી તેથી તે એવુ લાગે છે કે એક રો વેક્ટર નુ એક કોલમ વેક્ટર સાથે પ્રોડક્ટ નુ પ્રોડક્ટ જેવુ તેથી કોલમ વેકટર શુ હશે વિદ્યાર્થી N ક્રોસ N કૉલમ વેક્ટર હશે વિદ્યાર્થી as as વિદ્યાર્થી as A એ કોલમ વેક્ટર હશે તેથી હું જોઈ શકું છું કે આ અહીં એક કૉલમ વેક્ટર હશે તેથી તે થી સુધી હશે આની પ્રથમ રો એ હશે કે આ ટર્મ બરાબર ને આ ઈંટેગ્રલ આ બધાનું અને આની એક પેટર્ન છે તેથી એ જ રીતે જ્યારે હું આગલી રો પર જાઉં ત્યારે આ બીજી mth રો છે તેથી તે બધાને એક મેટ્રિક્સમાં જોડી શકાય છે અને આ મેટ્રિક્સનું સાઈઝ છે વિદ્યાર્થી N ક્રોસ આ છે અને આ b અહીં પણ છે તેથી મેં આને ફરીથી લખ્યું છે કે આપણે કહી શકીએ કે Ax એ b ની બરાબર છે જ્યાં x એ અન નોન વેક્ટર છે તેથી આનો ઉદ્દેશ્ય હશે મારો મતલબ એ અભિગમ કે જે આપણે બધા ઈંટેગ્રલ સમીકરણો માટે અનુસરીશું તે કોઈક રીતે તેને Ax એ b બરાબર છે જ્યાં A અને b એ x માટે ઉકેલ તરીકે ઓળખાય છે તેથી આ તમારો x એ અન નોન છે અને તમે જોઈ શકો છો કે આ મેટ્રિક્સનું mn એલીમેંટ a શું છે તે માટે એક ખૂબ જ સરસ સામાન્ય પેટર્ન ઉભરી રહી છે તેથી m એ શું mth મેચિંગ પોઈંટ પરથી આવે છે તેથી mth એ મેચિંગ પોઈંટ છે જે રો અથવા કૉલમને અનુરૂપ છે મારો મતલબ એ છે કે તે કોને અનુરૂપ અનુસરે છે ચોક્કસ સમીકરણ અથવા ચોક્કસ કૉલમ સાથે મેળ ખાતા બિંદુને છે વિદ્યાર્થી સમીકરણ સમીકરણ બરાબર ને જેથી તે રો નંબર છે તેથી તે છે તો આ મેચિંગ પોઈન્ટથી આવે છે અને n અહીં આ વિશે છે જે n અહીંથી જમણી બાજુએ બધી રીતે જઈ રહી છે તેથી તે મને સોર્સ પોઈંટ કહી રહ્યું છે તેથી તમારો મેચિંગ પોઈન્ટ અહીં સમાપ્ત થઈ ગયો છે અને તમારો સોર્સ પોઈન્ટ અહીં જ છે મેં તેને જનરલ રીતે અહીં g રાખ્યું છે જો તમે પલ્સ સિવાયના અન્ય પ્રકારનું કાર્ય કરો છો તેથી મને મેટ્રિક્સ એલીમેંટ મળ્યું છે અને મેં તે અહીં લખ્યું નથી પરંતુ આ કિસ્સામાં bm શું છે તે જોવું ટ્રાઈવલ છે વેક્ટર b ના mth એલીમેંટ આ શુ છે વિદ્યાર્થી બરાબરને આ ખરેખર સરળ બન્યું અન્ય સમસ્યાઓમાં તે એટલું સરળ નહીં હોય તેથી આ પ્રકાર આપણે સમીકરણની સિસ્ટમ પર કેવી રીતે પહોંચ્યા તેનું વર્ણન પૂર્ણ કરે છે તો તમે શું કર્યું તમે પસંદ કર્યું છે કે તમે તમારી સમસ્યાને ડીસ્ક્રીટાઈઝ કરી તે બેઝિસ ફંક્શન્સનો સમૂહ પસંદ કર્યો છે પછી તમારા ઈંટેગ્રલ સમીકરણને વિસ્તૃત કરવા અને તેને સમીકરણોના એક અલગ સેટમાં રૂપાંતરિત કરવા માટે તે બેઝિસ ફંક્શન્સનો ઉપયોગ કરો જેણે અંતે તમને લીનીયર સમીકરણો આપ્યા અને આપણે તેને હલ કર્યા તેથી આ તમે ઘણા બધા પ્રશ્નો પૂછી શકો છો કે અમે કેવી રીતે જાણી શકીએ કે n શું પસંદ કરવું તે પ્રથમ પ્રશ્ન હશે શું મારે n બરાબર 2 3 4 પસંદ કરવું જોઈએ આપણે શું કરવું જોઈએ ફરી થી કહો વિદ્યાર્થી શક્ય તેટલું મોટું તેથી n કરતા મોટું તમે સાહજિક રીતે જોઈ શકશો જેટલુ સારું હું એક્ચુઅલ ફંક્શન rho ને એપ્રોક્ષીમેટ કરીશ અને તમે પે કરશો વિદ્યાર્થી વધારે હાયર કોમ્પ્યુટેશનલ સમય જેથી તે એક છે જે n માટે સ્પષ્ટ ટ્રેડ ઓફ છે આ ઉપરાંત આ અહીંની ની એક્સ્પેશન છે તમે અહીં જોઈ શકો છો કે આ મેટ્રિક્સ એલીમેંટનુ મૂલ્યાંકન કરવા માટે તમે તમારા ગૌસ લિજેન્ડ્રે ક્વાડ્રેચરના નિયમો અથવા અન્ય કોઈપણ ક્વાડ્રેચરના નિયમોનો ઉપયોગ કરી શકો છો તેથી આ સમસ્યામાં તે ખૂબ જ નાની રમકડાની સમસ્યા છે તેથી જો તમે બિનકાર્યક્ષમ ક્વાડ્રેચરના નિયમ પસંદ કરો તો પણ તેનાથી બહુ વાંધો નહીં આવે પરંતુ તમે કલ્પના કરી શકો છો કે વાસ્તવિક જીવન પ્રણાલીઓ ચાલો કહીએ કે તમે એરક્રાફ્ટના રડાર ક્રોસ સેક્શનની ગણતરી કરી રહ્યાં છો તમારી પાસે લગભગ એક લાખ એલીમેંટ હશે અને એક લાખ એલીમેંટ માટે જો તમે આ ઈંટેગ્રલ મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તમે તમારા ક્વાડ્રેચરના નિયમમાં જેટલા પોઈન્ટ પસંદ કરો છો જેટલા પોઈન્ટની સંખ્યા વધુ તેટલા વધુ ફંક્શન મૂલ્યાંકનની સંખ્યા અને જો મારે આ 1 લાખ વખત કરવું પડશે અથવા મોટી સંખ્યામાં તમે લાખો વખત જાણો છો તો શું થશે મેટ્રિક્સ એલીમેંટ્સનુ મૂલ્યાંકન કરવાની તમારી કિંમત માત્ર x જે b સમાન છે તેની રચના કરશે તે વિસ્ફોટ થશે તેથી તેથી જ તમને ઇચ્છિત સચોટતા માટે આને વધુ સારી રીતે આપવા માટે તમારે શક્ય તેટલી કાર્યક્ષમતાની જરૂર છે તેથી તે મેટ્રિક્સ a બનાવવાની કિંમત છે અને પછી બીજી કિંમત છે x બરાબર b છે તેને ઉકેલવું એ તેથી લીનીયર એલ્જેબ્રા પરનો બીજો અભ્યાસક્રમ છે હું તમને લગભગ બે વસ્તુઓ કહીશ કે ax એ b બરાબર છે તેને હલ કરવાની બે રીત છે એક તે છે જેને ડાયરેક્ટ મેથડ કહેવાય છે જેનો તમે બધાએ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે તેને ગૌસિયન એલિમિનેશન કહેવામાં આવે છે આ કામ કરે છે તમે જાણો છો કે નાની સાઈઝ ની સમસ્યાઓ માટે MATLAB મા ખૂબ જ સરળ સીન્ટેક્ષ છે a સ્લેશ b છે જેથી આપણે ઉકેલ પ્રાપ્ત કરીએ છીએ બીજી એ છે જેને ઈંડાયરેક્ટ મેથટ કહેવાય છે તેથી ઈંડાયરેક્ટ મેથટ ઈટરેટીવ ગ્રેડીયંટ મેથડ કહેવાય છે ત્યાં ઈટરેટીવ પદ્ધતિઓનો એક આખો પરિવાર છે જે ઉકેલશે જે તમને એક પ્રયત્નમાં જવાબ આપશે નહીં અમે કેટલાક અનુમાનથી શરૂઆત કરીશું અને અનુમાન શોધવાનું ચાલુ રાખીશું તેથી જો સમસ્યાનું કદ ખૂબ મોટું હોય તો તમારે ઈટરેટીવ રીતે કેટલાક નાના n પસંદ કરી શકો છો અને પછી n ને મોટા અને મોટા બનાવવાનું શરૂ કરી શકો છો તેથી મારી પાસે અહીં કેટલાક ગ્રાફ છે તેથી પ્રથમ એક N બરાબર 5 છે અને જે પ્લોટ કરવામા આવી રહ્યું છે તે તમારા rho છે મારા y અક્ષ ફંકશન તરીકે તેથી મેં હમણાં જ 5 સેગમેન્ટ પસંદ કર્યા છે કે મારા a ની સાઈઝ શું હશે બરાબરને હું તેને હલ કરું છું મને ઉકેલ મળે છે અને આ તે છે જે માફ કરશો તેથી ચાર્જ ઘનતા આ આના જેવું દેખાય છે સાહજિક રીતે તે સમજે છે કે ચાર્જ નો બંચ એંડ તરફ જાય છે ત્યાં અલબત્ત કેન્દ્રમાં તે 0 નથી તે 0 થયો નથી કારણ કે ચાર્જ તે હજુ પણ ત્યાં જ રહેશે જેમ તમે વ્યાખ્યાનની શરૂઆતમાં કહ્યું હતું ત્યાં એક પ્રકારનું સંતુલન હશે જે સ્થાપિત થશે કે જ્યાં ફોર્સ બેલેંસ છે એટલે કારણ કે N બરાબર 5 છે આપણે n ને 20 લઈશુ તો શું થયું તમે જોશો કે ઉકેલ હવે થોડો સરળ દેખાવા લાગ્યો છે અહીં અહીં મોટા જમ્પ હતા હવે જમ્પ છે ત્યાં હજી એક મોટો જમ્પ બાકી છે પરંતુ આ જમ્પસ હવે નાના થઈ ગયા છે તેથી હું ફંક્શનને વધુ સારી રીતે અંદાજવામાં સક્ષમ છું અને આ એટલા માટે હતું કારણ કે N બરાબર વીસ છે ફરીથી આપણે આને ઉકેલવા માટે ભાગ્યે જ એક સેકન્ડ લઈશું તેથી હવે આ પ્રકારની એક પ્રશ્ન લાવે છે કે હું ખરેખર n કેવી રીતે પસંદ કરી શકું તેથી તે કરવાની એક લોકપ્રિય રીત એ છે કે ચાલો તમારો ઉકેલ કહીએ કે જે તમને N રીઝોલ્યુશન પર મળ્યો છે હવે કહો કે હું N માંથી વધારો કરું છું હું મોટી સંખ્યા M પર જાઉં છું જ્યાં M એ N કરતાં મોટો છે હુ શું કરી શકું છું કે હું રીલેટીવ ચેંજ શોધી શકું છું તેથી x આ ફક્ત બે વચ્ચેનો તફાવત છે હું તફાવતમાં કેટલી ઊર્જા છે તે શોધવા માટે આ વેક્ટરનો નોર્મ લઈ શકું છું અને હું ઉદાહરણ તરીકે શોધી શકું છું રેફરિંગ સોલ્યુશનની તુલનામાં નોર્મ શું છે તેથી આ જ્યારે હું નોર્મ કહું છું ત્યારે હું બીજી રીતે બે નોર્મ લઈ રહ્યો છું વિદ્યાર્થી તો x n તેથી x n એ જ્યારે N સેગમેન્ટ્સ પસંદ કરવામાં આવે ત્યારે મેળવેલ સોલ્યુશન છે અને x m એ સોલ્યુશન છે જ્યારે N કરતાં m મોટી સંખ્યા પસંદ કરેલ હોય ત્યારે હવે હું કહી શકું છું કે અહીં આ રીલેટીવ ચેંજ કહીયે કે અમુક એપ્સીલોન કરતાં ઓછું હોવું જોઈએ આ એપ્સીલોન કંઈક એવું હોઈ શકે છે જે તમે જાણો છો કે તમે 0 1 અથવા 0 1 જાણો છો તેથી તમે કહી શકો છો કે હું મારા ઉકેલને તમારી જરૂરિયાતના આધારે 1 ટકા 5 ટકાની અંદર સ્થિર અથવા કન્વર્જ કરવા ઈચ્છું છું તમે જે મેળવશો તે એ છે કે તમે N ને જેમ વધુ ને વધુ વધારતા જાઓ છો અને અમુક સમયે તમારી ગણતરીની કિંમત ઘણી મોટી થઈ જાય છે પરંતુ ઉકેલમાં તમારો સુધારો ઘણો ઓછો થાય છે તેથી તમારા એ પોઈંટ પસાર થઈ જાવો છો મારો મતલબ છે કે તમે જે ગુમાવ્યુ તે પાછુ મળી રહ્યું છે તેથી તે પોઈંટે તમારે રોકવું જવાનુ તેથી પદ્ધતિસરની રીત એ છે કે તમારા સોલ્વરની અંદર સોલ્યુશનમાં રીલેટીવ ચેંજની તપાસ જેવું કંઈક અમલમાં મૂકવું અને જ્યારે આ થ્રેશોલ્ડ પૂર્ણ થઈ જાય ત્યારે તમે ખાતરી કરી શકો કે સોલ્યુશન કન્વર્જ થઈ ગયું છે તેથી આ પ્રક્રિયા માટેના શબ્દને ન્યુમેરીકલ કન્વર્જન્સ કહેવામાં આવે છે ફરીથી આ કી સ્ટ્રેટેજી એ છે જેનો ઉપયોગ આપણે આ કોર્સ દરમિયાન સમીકરણોની સિસ્ટમોને યોગ્ય રીતે ઉકેલવા માટે કરીશું શું તે સારું છે તેથી તે ચોકસાઈ વધારવાનો એક માર્ગ છે જેમ N વધે તમે જે ઉકેલ મેળવ્યો છે તે જોઈને તમે ચોકસાઈ સુધારવા માટે વિચારી શકો તે કોઈપણ અન્ય રીતો વિશે તમે વિચારી શકો છો કે જ્યાં હું n ને નાનો રાખી શકું છતાં વધુ સચોટ ઉકેલ મેળવી શકું વિદ્યાર્થી બેઝીસ ફંકશન બેઝિસ ફંક્શન હોવું જોઈએ તે થોડી વધુ બુદ્ધિપૂર્વક યોગ્ય રીતે પસંદ કરી શકાય છે અહીં મારા બેઝીસ ફંકશન પ્લસ હતા તેથી મને પ્લસના સમૂહ દ્વારા મારા સ્મુથ ફંક્શનને અંદાજિત કરવાની ફરજ પડી હતી તેથી જ મને મોટી સંખ્યામાં પ્લસની જરૂર છે